તેથી છેલ્લા મોડ્યુલમાં આપણે જોયું છે કે આપણે ધાતુઓ સેમિકન્ડક્ટર્સ અને ઇન્સ્યુલેટર semiconductors and insulators જમા કરવા માટે ફિઝિકલ વરાળ ડિપોઝિશન તકનીકનો ઉપયોગ કેવી રીતે કરી શકીએ હવે આ વ્યાખ્યાન અથવા મોડ્યુલનો વિષય રાસાયણિક વરાળ ડિપોઝિશન પર છે તેથી આપણે રાસાયણિક વરાળ ના ડિપોઝિશન પર જતા પહેલા ચાલો સ્પુટરિંગ નામની વધુ એક તકનીક જોઈએ સ્પુટરિંગ વરસાદના ટીપાની અસર જેવું જ છે તમે ધાતુની છત પર વરસાદનું ટીપું સાંભળ્યું છે અને તે અવાજ ફફડાટ સમાન છે કહીએ તમે સ્ત્રોતમાંથી કાઢી નાખો અને વેફર પર જમા કરો અણુ દ્વારા અણુ તમે વાસ્તવમાં વેફર પર જમા કરો છો ચાલો આપણે અણુ દ્વારા અણુ ચેમ્બરમાં શું છે

ચાલો જોઈએ કે કયું સ્પુટરિંગ છે આ ચોક્કસ સ્લાઇડમાં તમારી પાસે લક્ષ્ય છે અને તમે એનોડ અને કેથોડ વચ્ચે વોલ્ટેજ લાગુ કરો છો તમે તમારા વેફર તળિયે મૂકો તમે તમારા વેફર લોડ કરો તમે ખૂબ જ ઉચ્ચ વોલ્ટેજ લાગુ કરો છો અને તમે આર્ગોન રજૂ કરો છો

શું થશે કે પ્લાઝ્મા ગેસ વાહક બનાવવા માટે તૈયાર છે અને પેદા કરેલા આયનોને પ્રહાર માં વેગ આપી શકાય છે આ આયનો દ્વારા સામાન્ય રીતે આર્ગોન દ્વારા લક્ષ્ય પર બોમ્બમારો કરવામાં આવે છે લક્ષ્ય ના બોમ્બમારાને કારણે અણુઓ તમારા લક્ષ્યમાંથી વિખેરાઈ જશે અને લક્ષ્ય તરફ પડતા ડ્રોપથી ડ્રોપ શરૂ થશે અને તમે વેફર પર એક ફિલ્મ જમા થતી જોઈ શકો છો આયોન લક્ષ્યમાંથી અણુને પછાડે છે તેઓ સબસ્ટ્રેટ માં પરિવહન થાય છે જ્યાં ડિપોઝિશન થાય છે આ અણુઓને છૂટા કરવાની યાંત્રિક રીત છે અને તેથી જ આ ફિલ્મને જમા કરવાની યાંત્રિક રીત પણ કહેવામાં આવે છે વિવિધ પ્રકારની સામગ્રી જમા કરી શકાય છે કારણ કે સામગ્રીને રાસાયણિક અથવા થર્મલ પ્રક્રિયાને બદલે યાંત્રિક દ્વારા વરાળ ને તબક્કામાં મૂકવામાં આવે છે

અહીં શું ફાયદો છે ઉચા ચેમ્બર પ્રેશર ને કારણે તીક્ષ્ણ ટોપોલોજી નું ઉત્તમ પગલું કવરેજ કારણ કે લક્ષ્ય સામગ્રી વેફર તરફ મુસાફરી કરતી વખતે મોટી સંખ્યામાં સ્કેટરિંગ ઇવેન્ટ નું કારણ બને છે

ચોક્કસ પ્રક્રિયામાં ખૂબ ઉચા ચેમ્બર પ્રેશર જરૂરી છે LED જેવી તીક્ષ્ણ પ્રક્રિયા જરૂરી છે આ ટેપને આ રીતે કોટ કરો જ્યારે તમે તીક્ષ્ણ પ્રક્રિયા નું ઉત્તમ સ્ટેપ કવરેજ મેળવવા માંગતા હો ત્યારે થર્મલ બાષ્પીભવન અથવા ઇલેક્ટ્રોન બીમ બાષ્પીભવન ની તુલનામાં સ્પટરિંગ વધુ સારું છે ચેમ્બર પ્રેશર અને RF પાવર દ્વારા ફિલ્મ સ્ટ્રેસ ને અમુક અંશે નિયંત્રિત કરી શકાય છે ત્યાં ઘણા પ્રકારના સ્પટરિંગ છે DC સ્પટરિંગ RS સ્પટરિંગ RF મેગ્નેટ્રોન સ્પટરિંગ તમે ચેમ્બરનું દબાણ બદલી શકો છો RF પાવર અને ફિલ્મ સ્ટ્રેસ ને પણ નિયંત્રિત કરી શકાય છે

અહીં તમે સાધનો જોઈ શકો છો તમે વેફર લોડ કરો છો અને તમે આ ચોક્કસ વિભાગનો ઉપયોગ કરીને તમારા વોલ્ટેજ અને પાવરને બદલી શકો છો અને આ વેક્યુમ પંપ સાથે જોડાયેલ છે જે તમારો ટર્બો મોલેક્યુલર પંપ છે દબાણ માપવા માટે વેક્યુમ ગેજ છે અને પછી RF સ્ત્રોત અથવા DC સ્રોત છે

જ્યારે ખૂબ ઉંચા વોલ્ટેજ પર આર્ગોન આયોન નાખવામાં આવે છે ત્યારે આયનો ત્રાટકશે આ સ્રોતમાંથી અણુઓને કાઢી નાખશે

રાસાયણિક વરાળનું ડિપોઝિશન શું છે રાસાયણિક વરાળ ડિપોઝિશન અથવા CVD વોલાટીલે સોલિડ ફિલ્મની રચના છે

હવે રિએક્ટન્ટ વાયુ ઓ પ્રતિક્રિયા ચેમ્બરમાં દાખલ કરવામાં આવે છે અને વિઘટન થાય છે અને ગરમ સપાટી પર પ્રતિક્રિયા આપીને ફિલ્મ બનાવે છે તમે એક ફિલ્મ રચના અવલોકન કરશે આ એક પાતળી ફિલ્મ પ્રક્રિયા છે તો રાસાયણિક વેપોર નો પ્રકાર શું છે વાતાવરણ નુ દબાણ CVD લો પ્રેશર CVD પ્લાઝમા ઉન્નત CVD મેટલ ઓર્ગેનિક CVD ફોટોકેમિકલ CVD લેસર CVD રાસાયણિક બીમ એપિટેક્સી રાસાયણિક વેપોર ઇન્ફિલ્ટ્રેશન લો પ્રેશર CVD પ્લાઝ્મા એન્હાન્સડ રાસાયણિક વેપોર ડિપોઝિશન છે

સીવીડી સિસ્ટમમાં તમારી પાસે ઉચ્ચ ઉર્જા ગરમ પ્લાઝ્મા સબસ્ટ્રેટ અને ચેમ્બર છે ત્યાં એક સ્રોત ગેસ છે જે અમે રજૂ કરીએ છીએ અને પ્રતિક્રિયા સબસ્ટ્રેટ પર થાય છે અને પછી ઉત્પાદન વેફર પર જમા થાય છે તાપમાન 100C થી 500C ની આસપાસ છે કેટલાક કિસ્સાઓમાં તે 1200C સુધી જાય છે LPCVD અથવા લો પ્રેશર કેમિકલ વેપોર ડિપોઝિશનનો ઉપયોગ ડિપોઝિશનના નીચા દરને કારણે એકસમાન ફિલ્મ જાડાઈમાં થઈ શકે છે ભીના ઓક્સિડેશન માં આપણી પાસે માત્ર થોડા નેનોમીટર અથવા 0 1 માઇક્રોન જાડાઈ હોઈ શકે છે તેથી ડિપોઝિશન અત્યંત ધીમી છે અને તેથી જ PVD વેફર્સની તુલનામાં જાડાઈ વધુ સમાન હશે આ સામગ્રી ક્વાર્ટઝ છે હવે ગેસનું દબાણ 1 થી 1000 મિલિ torr ની આસપાસ છે નીચા દબાણનો અર્થ એ છે કે સબસ્ટ્રેટ માટે ગેસની ઉચી પ્રસરણક્ષમતા LPCVD નો બીજો ફાયદો વધુ સારી સ્ટેપ કવરેજ ફિલ્મ એકરૂપતા અને ઓછી ખામીઓ છે પરંતુ તાપમાન 700 C કરતા વધારે છે સિલિકોન ડાયોક્સાઇડના કિસ્સામાં તે 1150 થી 1200C છે તાપમાન અત્યંત ઉચું છે PECVD માં એક ચેમ્બર છે જેમાં પ્રતિક્રિયા થશે પ્લાઝ્મા ઉત્પન્ન થાય છે તમે સબસ્ટ્રેટને લોડ કરી શકો છો વેફર મૂકી શકો છો અને સબસ્ટ્રેટ પર લોડ કરી શકો છો પ્લાઝ્મા ઉત્પન્ન થાય છે રાસાયણિક પ્રતિક્રિયાઓ સબસ્ટ્રેટ પર સામગ્રી જમા કરશે વેક્યુમ પંપ છે અમને નીચા ક્રમના શૂન્યાવકાશની જરૂર છે પ્લાઝ્મા ઉન્નત CVD માં પ્લાઝમા નીચા તાપમાન અને દબાણ પર ગેસના પરમાણુઓને તોડવામાં મદદ કરે છે તેથી જ તેની અરજી પ્લાસ્ટિક પર છે જો હું 700C કે તેથી વધુ તાપમાને પ્લાસ્ટિકનો ઉપયોગ કરું તો તે બળી જશે પણ જો મને ફ્રેક્સિબલ ઈલેક્ટ્રોનિક્સ જોઈએ અને જો મને ઈન્સ્યુલેટર ફિલ્મ જોઈએ તો હું પ્લાઝ્મા ઉન્નત રાસાયણિક વરાળનો ઉપયોગ કરી શકું છું

PVD પર CVD ના ફાયદા અને ગેરફાયદા શું છે

PVD પર CVD ના ફાયદા છે સારી રિપ્રોડયુસિબિલિટી અને ઉચ્ચ વિકાસ દર શક્ય છે તે એવી સામગ્રી જમા કરી શકે છે જેને બાષ્પીભવન કરવું મુશ્કેલ છે તે એપિટાક્ષિણ ફિલ્મો ઉગાડી શકે છે તેમાં વધુ સારી ફિલ્મ ગુણવત્તા અને વધુ અનુરૂપ સ્ટેપ કવરેજ છે ગેરફાયદા છે ઉચ્ચ પ્રક્રિયા તાપમાન જટિલ પ્રક્રિયાઓ સડો અને ઝેરી વાયુઓ ફિલ્મ શુદ્ધ ન હોઈ શકે સ્ટેપ કવરેજથી તમારો મતલબ શું છે

જો તમે CVD અથવા રાસાયણિક વરાળ ડિપોઝિશન વિશે વાત કરો છો તો તમે PVD ની તુલનામાં સંપૂર્ણ અથવા વધુ સારું પગલું કવરેજ જોઈ શકો છો તેની પાછળ ઘણું ભૌતિકશાસ્ત્ર છે કોણ શું છે સ્રોતના સંદર્ભમાં આપણે વેફર 90o પર કેમ રાખવી જોઈએ

હવે જો તમારી પાસે સિલિકોન હોય તો તમે ઓક્સાઇડ વધવું શકો છો તમે કોઈપણ સામગ્રી જમા કરી શકો છો આગળના વર્ગમાં ચાલો ફોટોલિથોગ્રાફી સમજીએ એકવાર તમે ફોટોલિથોગ્રાફી સમજી ગયા પછી આપણે જોઈશું કે આપણે કેવી રીતે આપણી MOSFET બનાવી શકીએ છીએ હું અમારી MOSFET બાનવીશ ચાલો આગળના વર્ગમાં જાણીએ ફોટોલિથોગ્રાફી શું છે તેથી ત્યાં સુધી કાળજી લો